તમે જાણો છો મેં ઉલ્લેખ કર્યો હતો કે ડિઝાઇનર્સ એક વખત સમજાયા પછી ફ્રેક્ચર મિકેનિક્સનો ઉપયોગ કરે છે તેઓ ક્રેક વૃદ્ધિની આગાહી કરી શકે છે અને સમયાંતરે નિરીક્ષણ પણ કરી શકે છે પેરિસ કાયદાના વિકાસથી આ શક્ય બન્યું હતું પેરિસ કાયદાનો વિકસિત થયા પછી જ ડિઝાઇનરોએ ખરેખર લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સ ઉપર ધ્યાન આપ્યું હતું જે ઉપયોગી છે અને મેં એ પણ ઉલ્લેખ કર્યો છે કે પેરિસનો કાયદો એ ક્રેકની ગ્રોથ કેવી રીતે થાય છે તેના કર્નલ જેવું કંઈક છે તેણે માત્ર આવશ્યક ચીજો તરફ જ જોયું પેરિસના કાયદાનો મૂળભૂત અભિગમ ઘડતી વખતે તેમણે એન્વાયરનમેન્ટલ અસરો અને અન્ય ઘણી અસરોનો સમાવેશ કર્યો ન હતો નહિતર તમને તે ન મળ્યું હોત કારણ કે આ ઘટના ઘણી કોમ્પ્લેક્સ છે છેલ્લા ક્લાસમાં આપણે જે જોયું તે ક્રેક ક્લોઝરના સંદર્ભમાં પેરિસના કાયદાની ભિન્નતામાંની એક હતી મેં ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે તમારી પાસે વેરિયેબલ એમ્પ્લીટ્યુડ લોડિંગ હોય છે ત્યારે તમારે કોમ્પોનન્ટના જીવનની ગણતરી કરતી વખતે ક્રેક ક્લોઝર ઇફેક્ટ્સને સામેલ કરવી પડશે પછી આપણે ઓવરલોડની અસર ઉપર પણ ટૂંકમાં નજર નાખી બંને કિસ્સાઓમાં તમારે મુખ્યત્વે જે સમજવું પડશે તે એ છે કે વારંવાર લોડિંગને કારણે ક્રેક ટિપની આગળ રેસિડ્યુઅલ સ્ટ્રેસ પેદા થાય છે તે આધાર બનાવે છે એક સાયકલમાં રેસિડ્યુઅલ સ્ટ્રેસ અને તેને વધારે સારી રીતે સમજવા માટે આપણે ફરીથી તેના ઉપર એક નજર નાખીશું અને તેનો અહીં ઉલ્લેખ કરવામાં આવેલ છે સાયકલમાં ક્રેકની આગળ બાકી રહેલો સ્ટ્રેસ શું છે આપણે સૌ પ્રથમ જોઈએ છીએ કે જ્યારે લોડ 0 થી પીક લોડ સુધી વધારવામાં આવે છે ત્યારે શું થાય છે આ સાયકલનો પ્રથમ ભાગ છે અને તમારી પાસે અહીં ક્રેક અને ક્રેકની એક્સિસ છે અને સ્ટ્રેસ ફિલ્ડ આ રીતે બતાવવામાં આવ્યું છે ક્રેક એક્સિસની સાથે સિગ્મા y નું મૂલ્ય કેવી રીતે બદલાય છે તે સિગ્મા ys ના મૂલ્ય સુધી પહોંચે છે અને આપણે બધા પ્લાસ્ટિક ઝોનના મોડેલિંગથી જાણીએ છીએ કે પ્લાસ્ટિક ઝોનનો આકાર શું છે અને માત્ર કન્સેપ્ટ્સને વધારે સમજવા માટે હું અહીં ઇલાસ્ટિક ડિફોર્મ્ડ મટેરીઅલ બતાવું છું તેથી જ્યારે હું ક્રેકની આજુબાજુમાં લોડને 0 થી પીક લોડ સુધી વધારું છું ત્યારે તમારી પાસે પ્લાસ્ટિક ઝોન વિકસિત થાય છે જે ઇલાસ્ટિક મટેરીઅલથી ઘેરાયેલો હોય છે જ્યારે તમે લોડ દૂર કરો છો ત્યારે શું થશે ઇલાસ્ટિક સ્થિતિને આધિન મટેરીઅલનો ભાગ તેની મૂળ સ્થિતિમાં પાછો આવશે જે ભાગ પ્લાસ્ટિક લોડિંગની સ્થિતિને આધિન છે તે પણ તેના ઇલાસ્ટિક સ્ટ્રેસ કોમ્પોનન્ટની સમકક્ષ ખૂબ જ ઓછી માત્રામાં ફરીથી મળશે પ્લાસ્ટિકના ડિફોર્મેશનને કારણે તેમાં પ્લાસ્ટિક સ્ટ્રેન કમ્પોનન્ટ હશે અને છેવટે જે થશે તે એ છે કે પ્રક્રિયામાં ઇલાસ્ટિક મટેરીઅલ જ્યારે તે પુનઃપ્રાપ્ત થશે ત્યારે આ ઝોનમાં વધારે પડતું ફોર્સ એપ્લાય થશે આ કોમ્પ્રેસિવ પ્લાસ્ટિક ઝોનમાં ફેરવાશે જેને તમે એનિમેશન બનાવીને કલ્પના કરી શકો છો તેથી તમે અહીં જે મેળવો છો તે એ છે કે ઇલાસ્ટિક ઝોન પુનઃપ્રાપ્ત થઈ ગયું છે અને પ્લાસ્ટિક ઝોનને સંકુચિત કરવામાં આવ્યો છે અને આ પ્રક્રિયામાં તેને એક્સિસના નેગેટિવ ભાગ તરફ ધકેલી દેવામાં આવે છે તેથી તમારી પાસે જે છે તે શરૂઆત કરવા માટે પોઝિટિવ સિગ્મા ys ને બદલે તે આ ઝોનમાં રેસિડ્યુઅલ કોમ્પ્રેસિવ સ્ટ્રેસ ધરાવે છે અને ત્યારબાદ રેસિડ્યુઅલ સ્ટ્રેસ આવે છે તેથી તમારે જે સમજવું પડશે તે એ છે કે જ્યારે લોડિંગ અને અનલોડિંગ થાય છે ત્યારે તે રેસિડ્યુઅલ કોમ્પ્રેસિવ સ્ટ્રેસ અને ટેન્શનની રચનામાં પરિણમે છે તમે સામાન્ય કોમ્પોનન્ટમાં જાણો છો કે જ્યારે તમે લોડ અને અનલોડ કરો છો ત્યારે તમારી પાસે રેસિડ્યુઅલ સ્ટ્રેસ વિકસિત થતો નથી ક્રેકની સમસ્યાના કિસ્સામાં તમને જે જોવા મળે છે તે એ છે કે એકરૂપતાને કારણે સ્ટ્રેસ ખૂબ વધારે હોય છે અને મટેરીઅલ નજીકના રિજિયનમાં પ્લાસ્ટિક ઝોનમાં ગઈ હોય છે તેથી જ્યારે તમે અનલોડ કરો છો ત્યારે તમારી પાસે રેસિડ્યુઅલ સ્ટ્રેસની રચના થાય છે અને આ બાબત ઘણી મૂળભૂત છે જો તમે ક્રેક ક્લોઝરની કદર કરવા માંગતા હોવ અથવા જો તમે ઓવરલોડને કારણે રિટર્ડેશન અસરની કદર કરવા માંગતા હોવ તો તમારે સમજવું પડશે કે લોડિંગ અને અનલોડિંગને કારણે ક્રેક ટિપની આગળ રેસિડ્યુઅલ સ્ટ્રેસ હશે અને ક્રેક ટિપની ખૂબ જ નજીક તે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ છે અને થોડે દૂર તમારી પાસે રેસિડ્યુઅલ ટેન્શન છે અને આ એક ચોક્કસ એમ્પ્લિટ્યૂડ માટે બતાવવામાં આવ્યું છે તેથી જો તમે ક્રેક ક્લોઝર ઉપર જાઓ છો તો શું થાય છે જ્યારે મારી પાસે આ રીતે ઘણી સાયકલો હોય છે ત્યારે ક્રેક વધે છે એટલે પ્લાસ્ટિક ઝોન પણ સાઈજમાં વધારો કરશે અને તમારી પાસે એક પ્લાસ્ટિક વેક રચાય છે અને આ વેક સમજાવે છે કે ક્રેક 0 લોડ સુધી પહોંચે તે પહેલાં શા માટે બંધ થઈ જાય છે તેથી તમારી પાસે અસરકારક સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટર હવે ઓછું થઈ ગયું છે ડેલ્ટા K માં ફેરફાર ઓપરેશનના સામાન્ય કોર્સમાં તમારી પાસે જે કંઈ પણ હોય અને જ્યારે તમારી પાસે ક્રેક ક્લોઝર હોય ત્યારે તે અલગ હોય છે ડેલ્ટા K અસરકારક મૂલ્ય ડેલ્ટા K કરતા ઓછું છે અને આપણે જોયું હતું કે તમે તેને કેવી રીતે મેળવી શકો છો લોકોએ એક્સપરીમેન્ટ્સ કર્યા છે અને તેઓએ આને ઓળખી કાઢ્યું છે પછી લોકોએ ક્રેક ક્લોઝરના વિવિધ માધ્યમોને પણ ઓળખી કાઢ્યા છે એકવાર તેઓ પ્લાસ્ટિસિટી પ્રેરિત ક્રેક ક્લોઝરને સમજી ગયા પછી તેઓ અન્ય પદ્ધતિઓ શું છે તે શોધવા માટે આગળ વધ્યા અને આપણે છેલ્લા ક્લાસમાં તેની આખી સિરીજ જોઈ હતી હવે આપણે જે કરીશું તે એ છે કે આપણે ઓવરલોડના કિસ્સામાં શું થાય છે તેનું એનાલાઇઝ કરવા આગળ વધીશું ક્રેક લેન્થ ઉપર ઓવરલોડનો પ્રભાવ અને તમે જાણો છો કે ફ્રેક્ચર મિકેનિક્સમાં ક્રેકની ગ્રોથ ઉપર ઓવરલોડની અસર એ ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે અને આપણે આ પણ છેલ્લા ક્લાસમાં જોયું હતું જે ફ્રેક્ચર મિકેનિક્સના સંદર્ભમાં તે ઓવરલોડ ફાયદાકારક છે અને આપણે બે જુદા જુદા પ્રકારો જોયા છે એક કિસ્સામાં તમારી પાસે લોડ રિવર્સલ છે બીજા કિસ્સામાં તમારી પાસે ફક્ત પોઝિટિવ દિશામાં જ ઓવરલોડ છે અને આ ગ્રાફે જે બતાવ્યું તે એ હતું કે જ્યારે તમારી પાસે ફક્ત એક જ દિશામાં ઓવરલોડ હોય ત્યારે રિટર્ડેશનની અસર ખૂબ જ નોંધપાત્ર હોય છે જ્યારે મારી પાસે જો લોડનું રિવર્સલ હોય તો રિટર્ડેશન હાજર છે પરંતુ મૂળ ક્રેકની ગ્રોથની તુલનામાં તે એટલું અસરકારક નથી હકીકતમાં ડિઝાઇનર્સ તેને એક અલગ સંદર્ભથી સમજી ગયા છે તેઓએ જે જોયું છે તે એ છે કે જ્યારે તેઓ પ્રેશર વેસલનું સમયાંતરે પ્રૂફ ટેસ્ટિંગ કરે છે ત્યારે તેણે તેના જીવનને મદદ કરી છે જે સમયાંતરે ઓવરલોડ રજૂ કરવા સિવાય બીજું કશું જ નથી પ્રૂફ ટેસ્ટિંગમાં તેઓ તેના 125 ટકા સુધી પહોંચી જાય છે આ ફિલ્ડનું ઓબ્ઝર્વેશન છે તમે આ ફિલ્ડમાં જે કંઈ પણ જોયું છે તમે તેને સમર્થન મેળવવા માટે સક્ષમ છો જ્યારે તમે સમજો છો કે ઓવરલોડને કારણે ક્રેકની આજુબાજુમાં શું થાય છે અને આપણે સમજીશું કે સામાન્ય રીતે ઓવરલોડ રેસિડ્યુઅલ સ્ટ્રેસની રચનાને જોઈને ગ્રોથને કેવી રીતે મંદ પાડે છે વ્હીલર મોડેલ અને આ કામ વ્હીલર દ્વારા કરવામાં આવે છે અને તેણે એક મોડેલ આપ્યું છે તેથી તમારે જે જોવાનું રહેશે તે એ છે કે ઓવરલોડને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિક ઝોનની સાઇઝ ઘણી વધારે છે હું એનિમેશનનું પુનરાવર્તન કરીશ અહીં તમારી પાસે સ્ટેપ્સની સિક્વન્સ છે અને તમારી પાસે અહીં શું છે મારી પાસે અહીં સાયકલીકલ લોડ છે અને તમારી પાસે સામાન્ય એમ્પ્લિટ્યૂડની વચ્ચે સાઈજમાં સહેજ વધારે એમ્પ્લિટ્યૂડ છે જે આપણે તેને ઓવરલોડ તરીકે ગણીશું તેથી આપણે ઓવરલોડની શરૂઆતમાં બાકીના સ્ટ્રેસની પેટર્ન કેવી છે તે જોઈશું ઓવરલોડ પછી રેસિડ્યુઅલ સ્ટ્રેસની પેટર્ન કેવી છે એક સાયકલ પછી શું બને છે આ તે છે જે આપણે જોવા જઈ રહ્યા છીએ અને હું ઇચ્છું છું કે તમે તેનો નેટ સ્કેચ બનાવો તમારા ફાયદા માટે હું આમાં પણ વધારો કરીશ તેથી મારી પાસે જે છે તે એ છે કે મારી પાસે બે ચિત્રો સુપરિમ્પોઝ્ડ કરેલા છે મારી પાસે પ્રારંભિક ક્રેકની લંબાઈ a છે મારી પાસે નાની સાઈજનું પ્લાસ્ટિક ઝોન છે તો પછી મારી પાસે ઓવરલોડ છે તો ઓવરલોડને કારણે શું થયું છે ક્રેક લંબાઈથી આગળ વધી ગઈ છે સ્મોલ ડેલ્ટા a પ્લસ તમારી પાસે ક્રેક ટિપ ઉપર વધારે સાઈજનો પ્લાસ્ટિક ઝોન છે અને બાકી રહેલી સ્ટ્રેસ પેટર્ન હવે અલગ પડે છે મારી પાસે આના જેવું રેસિડ્યુઅલ સંકોચન છે અને મારી પાસે પહેલાના કિસ્સામાં રેસિડ્યુઅલ કોમ્પ્રેસિવ સ્ટ્રેસ આના જેવું છે હવે તમારે જે સમજવું પડશે તે એ છે કે ક્રેકને ઓવરલોડ દ્વારા રજૂ કરવામાં આવેલા વધારે પ્લાસ્ટિક ઝોનમાંથી બહાર આવવું પડશે તે તબક્કા દરમિયાન ક્રેકના ગ્રોથ રેટને મંદ કરવામાં આવે છે તેની પાછળ ફિઝિક્સ જ છે તેથી આની સાઈજર કરવા માટે તમારે ઓળખવું પડશે કે જ્યારે પણ તમારી પાસે લોડિંગ અને અનલોડિંગ હોય છે ત્યારે રેસિડ્યુઅલ સ્ટ્રેસ રચાય છે આ કિસ્સામાં શું થાય છે મારી પાસે ઓછો લોડ છે ત્યારબાદ વધારે લોડ આવે છે તેથી ઓછા લોડ માટે તમારી પાસે નાના સાઈજના પ્લાસ્ટિક ઝોન છે વધારે લોડ માટે તમારી પાસે વધારે પ્લાસ્ટિક ઝોન છે તેથી ઓવરલોડ પછી તમારી પાસે ફક્ત ઓછો લોડ હોય છે જે વાસ્તવિક લોડિંગ પરિસ્થિતિમાં આવે છે તેથી ઓછો લોડ ફક્ત નાના સાઈજના પ્લાસ્ટિક ઝોનને રજૂ કરશે પરંતુ આ પ્લાસ્ટિક ઝોન ઓવરલોડ પ્લાસ્ટિક ઝોનની અંદર જ રહેશે તેથી જ્યાં સુધી ક્રેક ઓવરલોડ પ્લાસ્ટિક ઝોનમાં રહે છે ત્યાં સુધી ક્રેકનો ગ્રોથ રેટ મંદ રહેશે અને તમારે અમુક પ્રકારનું ક્વાંટિટેટિવ એસ્ટીમેશન પણ હોવું જરૂરી છે અહીં ફરીથી આપણે પેરિસના કાયદા તરફ પાછા જઈશું અને તેમાં ફેરફાર કરીશું પેરિસના કાયદાની સુંદરતા એ છે કે તેને કર્નલ મળી ગયું અન્ય લોકોએ આવીને તેમાં યોગ્ય સુધારો કર્યો છે ક્રેક ક્લોઝરને ધ્યાનમાં લેવા માટે તેઓએ માત્ર એટલું જ કહ્યું હતું કે ડેલ્ટા K ને બદલે અસરકારક રીતે ડેલ્ટા K નો ઉપયોગ કરો મંદ ક્રેકની ગ્રોથના કિસ્સામાં આપણી પાસે એક અલગ પ્રકારનું મોડેલ હશે અને અમારી પાસે આ દરેક કેસના ચિત્રો પણ હશે આપણે તેમને પણ જોઈશું તેથી આ તમારી પાસેનું બીજું ચિત્ર છે ઓવરલોડ પ્લાસ્ટિક ઝોનને કારણે આ અનુગામી ક્રેકની ગ્રોથ અટકી ગઈ છે અને તે માટે તમારી પાસે એક ચિત્ર છે હું તારા માટે ઝૂમ પણ કરીશ તેથી આપણે જે જોઈ રહ્યા છીએ તે એ છે કે આપણે નાના લોડને જોઈ રહ્યા છીએ તેથી મારી પાસે આ ક્રેક છે જે અદ્યતન થઈ ગઈ છે તમારી પાસે ઓછો પ્લાસ્ટિક ઝોન છે પરંતુ આ પ્લાસ્ટિક ઝોન ઓવરલોડ પ્લાસ્ટિક ઝોનમાં રહે છે તેથી ક્રેક ગ્રોથનો રેટ પહેલા જેટલો ઊંચો રહેશે નહીં તે હવે મંદ પડી ગયું છે તમે જાણો છો કે ચિત્રમાં મેં ઓવરલોડમાં માત્ર થોડો વધારો દર્શાવ્યો છે ધારો કે મારી પાસે વધારે ઓવરલોડ છે તો પછી મારી પાસે ખૂબ વધારે પ્લાસ્ટિક ઝોન હશે અને તે પણ સ્પષ્ટ થઈ જશે કે ઓવરલોડને કારણે ક્રેકને વધારે પ્લાસ્ટિક ઝોનમાંથી પસાર થવું પડે છે અને કેટલીક ગણતરીઓ હોય છે જેને લોકો કરે છે આપણે તેના ઉપર એક નજર નાખીશું જેથી તમે રિટર્ડેશનની ગણતરી કરી શકો અને આ રીતે તેઓ પેરિસના કાયદામાં ફેરફાર કરે છે અને આપણે આ પણ જોઈશું હું તમારા માટે આ વિસ્તૃત કરીશ આપણે તેના ઉપર એક નજર નાખીશું તમારી પાસે da બાય dN છે તે phi ઓફ R મલ્ટિપ્લાય બાય C ડેલ્ટા K પાવર m તરીકે આપવામાં આવે છે સામાન્ય પેરિસ કાયદામાં phi R હોતું નથી અને phi R ને ડેલ્ટા a પ્લસ rp તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તે 0 મૂકવામાં આવે છે તમે તેને rpc તરીકે લો તે ટાઇપોગ્રાફિકલ એરર છે rp નૉટ દ્વારા ડિવાઇડેડ છે મહેરબાની કરીને તમે આ બદલો આ હોલ પાવર ગામા છે તેથી તમારી પાસે જે હશે તે ડિનોમિનેટર ઉપર ઓવરલોડ પ્લાસ્ટિક ઝોન લંબાઈ હશે અને ડેલ્ટા a પ્લસ સાઇક્લિક માટે તમને જે કંઈ પણ મળે છે તે rpc છે તમે તેને rpc તરીકે મૂકો તેને rp નૉટ તરીકે ન લખો અહીં ટાઇપોગ્રાફિકલ એરર છે તેથી તમારી પાસે 1 કરતા ઓછું ફેક્ટર હશે જે સૂચવે છે કે ગ્રોથ રેટ મંદ છે અને આપણે એ પણ જોઈશું કે આ ક્વૉન્ટીટીઝનું જીઓમેટ્રિક પ્રતિનિધિત્વ શું છે અને તે જ અહીં દર્શાવવામાં આવ્યું છે તમારી પાસે ક્રેક એક્સિસની સાથે છે ઓવરલોડ પ્લાસ્ટિક ઝોનની લંબાઈ ગમે તે હોય તે સિમ્બોલ rp ઓવરલોડ દ્વારા આપવામાં આવે છે જે 0 છે જ્યારે તમારી પાસે સામાન્ય સાઇક્લિકલ લોડ હોય છે ત્યારે પ્લાસ્ટિક ઝોન ઓછો હોય છે મને લાગે છે કે હું તેને મોટું કરવાનો પ્રયત્ન કરીશ હું આશા રાખું છું કે તે સ્ક્રીનની અંદર આવે તો તમારી પાસે તે અહીં છે તેથી મારી પાસે આ ટર્મિનોલોજીની વ્યાખ્યા છે લોડના એક સાયકલને કારણે મારી પાસે એક નાના ક્રેક લંબાઈનું વિસ્તરણ છે તે ડેલ્ટા a તરીકે આપવામાં આવે છે ધ્યાન રહે આ બધાં અત્યંત અતિશયોક્તિભર્યાં ચિત્રો છે જ્યારે તમે વાસ્તવિક નમૂનાને જુઓ છો ત્યારે આ ખૂબ જ નાના હોય છે સ્પષ્ટતા ખાતર તેમને ઉડાડવામાં આવે છે અને તમારે તે રીતે તેનો આદર કરવો પડશે તેથી અહીં તમારી પાસે જે છે તે એ છે કે ઓવરલોડના અંતે તમારી પાસે કેવા પ્રકારનું પ્લાસ્ટિક ઝોન સાઈજ છે ઓવરલોડ પછી ફક્ત ક્રેક અને તેનો પ્લાસ્ટિક ઝોન બતાવવામાં આવે છે અગાઉના ગ્રાફમાં આ આકૃતિનું સુપરપોઝિશન દર્શાવવામાં આવ્યું હતું હવે માપદંડો દર્શાવવા માટે એક પછી એક આ આકૃતિઓ દોરવામાં આવે છે તમારી પાસે ડેલ્ટા a પ્લસ rpc હશે અને જો તમે જોશો તો ડેલ્ટા a પ્લસ rpc નું એડિશન rp નોટ કરતા ઓછું હશે અને તે ઓવરલોડનું સ્તર શું છે તેના ઉપર આધાર રાખે છે જો ઓવરલોડ ખૂબ વધારે છે તો તમારી પાસે rp નોટનું મૂલ્ય ખુબજ વધારે હશે અને તેને અનુરૂપ રિટર્ડેશન પણ વધારે હશે તેથી આ રીતે પેરિસના કાયદાને મોડેલ કરવામાં આવે છે સુધારવામાં આવે છે તમારી પાસે વ્હીલર્સ મોડેલ છે જે ઓવરલોડની અસર માટે જવાબદાર છે તેથી મેં કહ્યું તેમ કૃપા કરીને આ એક્સપ્રેશનમાં સુધારો કરો તે ડેલ્ટા a પ્લસ rpc છે જેને rp નોટ દ્વારા ડિવાઇડ કરવામાં આવે છે જ્યાં rp નોટ ઓવરલોડ માટે પ્લાસ્ટિક ઝોનની લંબાઈ છે અને rpc સામાન્ય સાયકલ માટે છે અને આ બતાવે છે કે જ્યારે બંનેને એક બીજા ઉપર સુપરિમ્પોઝ્ડ કરવામાં આવે છે ત્યારે પ્લાસ્ટિક ઝોન હજી પણ ઓવરલોડ પ્લાસ્ટિક ઝોનમાં છે જેના કારણે ક્રેક ધીરે ધીરે આગળ વધે છે અને તમારી પાસે તેની રેન્જ પણ છે ગામાનું મૂલ્ય શું છે જે 0 અને 2 ની વચ્ચે આવેલું છે અને ગામા એડજસ્ટેબલ કેલિબ્રેશન ફેક્ટર છે તેથી અહીં ફરીથી તમારે મૂળભૂત કર્નલ પેરિસ કાયદો છે જેની કદર કરવી જોઈએ જે મંદ ક્રેકની ગ્રોથ માટે યોગ્ય રીતે સુધારવામાં આવ્યો છે જે ફરીથી વધારાની ક્રેકની લંબાઈ પ્લસ સંબંધિત પ્લાસ્ટિક ઝોનના સાઈજની દ્રષ્ટિએ આવે છે ફેટિગ ક્રેક ગ્રોથ ગણતરીઓમાં મુદ્દાઓ અને તમે જાણો છો હવે તમારે એ જોવું પડશે કે ફેટિગ ક્રેક ગ્રોથ ગણતરીઓમાં કયા મુદ્દાઓ છે તેના જીવનકાળ દરમિયાન સામાન્ય સ્ટ્રકચર વેરિયેબલ એમ્પ્લિટ્યુડ લોડિંગનો અનુભવ કરે છે તમે જાણો છો કે તમારે આને ધ્યાનમાં રાખવું પડશે આ અનિવાર્ય છે ફક્ત ટેક્સ્ટ બુકના દૃષ્ટિકોણથી તમારી પાસે સરસ સાઇનસોઇડલ લોડિંગ હશે જ્યારે તમે રોટેટિંગ બેન્ડિંગ ટેસ્ટ કરો છો ત્યારે તમે ફક્ત સાઇનસોઇડલ લોડિંગનું અનુકરણ કરશો જે ફક્ત એન્ડ્યોરન્સ લિમિટનું મૂલ્યાંકન કરવા માટે છે તમામ વ્યવહારુ સ્ટ્રકચરમાં તેઓ વેરિયેબલ એમ્પ્લીટ્યુડ લોડિંગનો અનુભવ કરે છે જે અનિવાર્ય છે અને સૌથી પડકારજનક ભાગ એ છે કે લોડ સ્પેક્ટ્રમ કેવી રીતે સ્થાપિત કરવું શિપ્સના કિસ્સામાં તમે જોશો કે વેવ્ઝ તેના ઉપર લડતા હોય છે અને વેવ લોડ ગમે તે પ્રકારનો હોય તે ખૂબ જ રેન્ડમ છે તેનો આધાર વાતાવરણની પરિસ્થિતિઓ ઉપર છે વગેરે વગેરે વગેરે વહાણ કેટલી ઝડપે મુસાફરી કરી રહ્યું છે તેના ઘણાં ફેક્ટરો છે તેથી લોડ સ્પેક્ટ્રમને શોધવું એ પોતે જ એક ખૂબ જ પડકારજનક ફંક્શન છે તે મામૂલી નથી અને તમારે જે ધ્યાનમાં રાખવું પડશે તે એ છે કે નાના પાયે ઉપજ આપતી પરિસ્થિતિઓમાં કોન્સ્ટન્ટ એમ્પ્લિટ્યૂડમાં ક્રેક ગ્રોથનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયાઓ એકદમ સારી રીતે સ્થાપિત છે હું બીજી કોઈ અસરો લેવા માંગતો નથી ફક્ત ક્રેક ગ્રોથ રેટ શોધી કાઢો અને મારી પાસે કોન્સ્ટન્ટ એમ્પ્લિટ્યૂડ છે ઓછામાં ઓછું જ્યારે તમે તમારા સિદ્ધાંતોની ચકાસણી કરવા માંગતા હોય ત્યારે તમે લેબોરેટરીમાં અમુક ટેસ્ટિંગોનું અનુકરણ કરવા માંગો છો ત્યારે મારે મારી થિયરી પ્રીડિક્ટ કરવી જોઈએ કે નિષ્ફળતા ક્યારે થશે તે પ્રકારના પરીક્ષણોમાં કોઈ સમસ્યા નથી આપણે જોયું છે કે કોન્સ્ટન્ટ એમ્પ્લીટ્યુડ લોડિંગમાં પણ ક્રેક ક્લોઝર થઈ શકે છે ઓવરલોડ ઇફેક્ટ હોઈ શકે છે જો તમે તે શામેલ કરવા માંગતા હોય તો આપણે કઈ રીતે ગણતરીઓમાં ફેરફાર કરવો પડશે તે સરળ નથી અને તેનો જ સારાંશ અહીં આપવામાં આવ્યો છે જેમ જેમ ક્રેક વધતી જાય છે તેમ જીઓમેટ્રી ફેક્ટરનું મૂલ્યાંકન કરવું જુઓ આપણે સ્ટ્રેસ ઇન્ટેન્સિટીના ફેક્ટરને બીટા ટાઇમ્સ સિગ્મા રુટ pi a ની બરાબર K તરીકે જોયું છે અને મેં કહ્યું કે બીટા એક પેરામીટર છે જે નમૂનાની જીઓમેટ્રી ઉપર આધારિત છે અને જ્યારે તમારી પાસે ક્રેક પડે છે અને ક્રેક વધવા માંડે છે ત્યારે a બાય w રેશિયો બદલાતો રહે છે જ્યારે a બાય w રેશિયો બદલાતો રહે છે ત્યારે તમારે સિરીજમાં કેટલાક શબ્દોનો ઉપયોગ કરીને સ્ટ્રેસની ઇન્ટેન્સિટીના ફેક્ટરને શોધવું પડશે તેથી હાથની ગણતરી નકારી કાઢવામાં આવે છે કોઈપણ વાસ્તવિક ક્રેક ગ્રોથ અભ્યાસમાં જો તમે વાસ્તવિકતાની નજીક જવા માંગતા હોય તો તમારે કમ્પ્યુટર પ્રોગ્રામ્સ ઉપર આધાર રાખવો પડશે તમે હાથની ગણતરીઓ ન કરી શકો હાથની ગણતરીઓ ફક્ત તમારા માટે કયા ઇક્વેશન્સનો ઉપયોગ કરવો તે સમજવા માટે ઉપયોગી છે તેના સિવાય તેઓ તમને મદદ કરશે નહીં તેથી પ્રથમ પાસામાંનું એક એ છે કે જેમ જેમ ક્રેક વધતી જાય છે તેમ તેમ તમારે બીટાના ફેક્ટરને શોધવું પડશે તે જ જીઓમેટ્રી ફેક્ટર તરીકે દર્શાવેલ છે પછી તમારે ક્રેક ક્લોઝરનું મોડેલ બનાવવું પડશે તે ખૂબ જ મુશ્કેલ ફંક્શન છે અને ઓવરલોડની અસર પણ થાય છે અને છેલ્લા ક્લાસમાં અથવા અગાઉના ક્લાસમાં આપણે એન્વાયરનમેન્ટલ પરિસ્થિતિઓની અસર જોઈ હતી જ્યારે તમે ગેસિયસ એન્વાયરનમેન્ટ અથવા લિક્વિડ એન્વાયરનમેન્ટ ધરાવતા હોવ ત્યારે ક્રેકનો ગ્રોથ રેટ જુદો જુદો હોય છે તો આનું મોડેલ કેવી રીતે બનાવવું જ્યારે તમારી પાસે કોન્સ્ટન્ટ એમ્પ્લિટ્યૂડ લોડિંગ હોય ત્યારે પણ આ સમસ્યાઓનો અમલ કરવો ખૂબ જ મુશ્કેલ છે તેથી તેઓ કોન્સ્ટન્ટ એમ્પ્લિટ્યુડ લોડિંગના કિસ્સામાં પણ એક પડકાર ઉભો કરે છે તેથી તમારે અત્યાધુનિક કમ્પ્યુટર સોફ્ટવેર ઉપર આધાર રાખવો પડશે અને લીટરેચરમાં આવા સોફ્ટવેર છે આપણે તેમના ઉપર સંક્ષિપ્તમાં જોઈશું મેં અગાઉ જણાવ્યું તેમ વેરિયેબલ એમ્પ્લિટ્યૂડ લોડિંગ ખૂબ જ પડકારજનક બનશે અને તમે અહીં જે જુઓ છો તે એ છે કે વેરિયેબલ એમ્પ્લિટ્યૂડ લોડિંગ હેઠળ સિમિલિટ્યૂડની શરતો માન્ય ન હોઈ શકે અને તમે જાણો છો કે જ્યારે પણ આપણે મુશ્કેલીનો સામનો કરીશું ત્યારે આપણે સૌ પ્રથમ એક સરળ મોડેલ સાથે બહાર આવીશું જો સિમિલિટ્યૂડની સ્થિતિ ધારવામાં આવે તો એક સરળ મોડેલ આ સ્વરૂપમાં લખી શકાય છે da બાય dN લખવાને બદલે આપણે da બાર ડિવાઇડેડ બાય dN લખીએ છીએ જ્યાં a બાર સરેરાશ ક્રેક ગ્રોથ રેટ છે અને મારી પાસે જુદી જુદી સાયકલો છે મારી પાસે ડેલ્ટા Ks સાયકલનું પણ એક ફંક્શન છે તેથી તમારી પાસે વિવિધ પેરામીટરો છે અને દરેક એમ્પ્લિટ્યૂડ માટે તમે તેને આ રીતે સરવાળો કરો છો તમારી પાસે તેને ડેલ્ટા Ki પાવર m મલ્ટિપ્લાઈડ બાય Ni કરવામાં આવે છે અને મારી પાસે કુલ સાયકલની સંખ્યા N ટોટલ છે આ એક્સપ્રેશન ઉપરથી તમે સરેરાશ ક્રેક ગ્રોથ રેટ મેળવી શકશો તે એક અંદાજ છે તમારે એ ચકાસવું પડશે કે તમને આપેલી સમસ્યાના સંદર્ભમાં આ અંદાજ કેટલો સારો છે NASGRO અને AFGROW અને દેખીતી રીતે તાજેતરના વિકાસ માટે શ્રોતાઓ અથવા વાચકને આ વિષય ઉપરના અદ્યતન પુસ્તકો અને જર્નલમાં કરંટ લીટરેચરની સલાહ લેવા વિનંતી કરવામાં આવે છે બીજો કોઈ રસ્તો નથી ફ્રેક્ચર મિકેનિક્સની ઉપયોગીતા ત્યારે જ જોવા મળે છે જ્યારે તમે ક્રેક ગ્રોથ રેટની આગાહી કરવામાં સમર્થ હોવ પરંતુ જો તમે ખરેખર એનાલિસીસ કરવા માંગતા હોય તો હાથની સરળ ગણતરી મદદ કરશે નહીં કોન્સ્ટન્ટ એમ્પ્લિટ્યુડ લોડિંગ માટે તે તમને ઇક્વેશન્સને સમજવા માટે તમને અમુક પ્રકારનું પ્રોત્સાહન આપી શકે છે પરંતુ કોઈપણ વાસ્તવિક ગણતરી માટે તમારે અત્યાધુનિક સોફ્ટવેર ઉપર આધાર રાખવો પડશે આપણે તેમના ઉપર પણ એક નજર નાખીશું તેથી તમારી પાસે નાસાનું એક સોફ્ટવેર છે જે NASGRO 3 0 તરીકે ઓળખાય છે તેને 2000 માં રિલીઝ કરવામાં આવ્યું હતું ટેક્સાસ ખાતે નેશનલ એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેશનના સ્ટાફે તેને વિકસાવ્યું હતું તમારી પાસે હ્યુસ્ટનમાં જહોનસન સ્પેસ સેન્ટર છે અને આમાં શું છે સોફ્ટવેર મુખ્ય ત્રણ મોડ્યુલ NASFLA NASBEM અને NASMAT ધરાવે છે અને દરેક એક આખા સોફ્ટવેર પેકેજના વિવિધ પાસાઓ કરે છે અને તમારી પાસે NASFLA ફેટિગ એનાલિસીસ કરે છે જુઓ ફેટિગ એ ખૂબ જ સંકળાયેલો વિષય છે તમે જાણો છો ત્યાં ફેટિગ અને સાયકલની સંખ્યા કેવી રીતે ગણવી તે વિશે પુસ્તકો અને પુસ્તિકાઓ લખેલી છે આ બધા ખૂબ જ સૂક્ષ્મ મુદ્દાઓ છે તમારે આવા પ્રકારના લીટરેચરનો સંદર્ભ લેવો પડશે અને NASFLA આ બધા વેરિએબલ્સને સમાવે છે ખૂબ જ કોમ્પ્લેક્સ મોડેલો સૂચિબદ્ધ છે અને આ બધા આમાં જડિત છે અને NASBEM સ્ટ્રેસ એનાલિસિસ ગણતરીઓ કરે છે અને દેખીતી રીતે જ તમારી પાસે વિશાળ ભૌતિક આધાર હોવો જરૂરી છે અને તે NASMAT દ્વારા પૂરી પાડવામાં આવી છે તમે જાણો છો મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો હતો કે પેરિસનો કાયદો એક એમ્પિરિકલ સંબંધ છે તે થિયરીથી વિકસિત નથી તમારી પાસે ડેટા છે તમે કર્વ ફિટિંગ એક્સરસાઇઝ કરો છો તેથી નિયમિતપણે ઉપયોગમાં લેવાતા મટેરીઅલના ફેમિલી માટે તમારે સંપૂર્ણ ક્રેક ગ્રોથ ડેટા વિકસાવવાની જરૂર છે તેના ઉપરથી તમે કોન્સ્ટન્ટ શોધી કાઢો છો મેં એ પણ જણાવ્યું હતું કે જ્યારે તમારી પાસે C ડેલ્ટા K પાવર m હોય છે ત્યારે આપણે તેનો ઉપયોગ પેરિસના કાયદામાં કરીએ છીએ આપણે ફોરમેન કાયદામાં પણ સમાન સ્વરૂપનો ઉપયોગ કરીએ છીએ મેં ચેતવણી આપી હતી કે સમાન C મૂલ્યનો ઉપયોગ ન કરવો જોઈએ તમારે મટિરિયલ ડેટા બેઝ ઉપયોગ કરવામાં આવે તો તમે C અને m નો ઉપયોગ કરો છો તેથી આમાંની કોઈપણ ફેટિગ ગ્રોથ ગણતરીની સફળતામાંની એક તમારી પાસે કયા વ્યાપક મટેરીઅલ ડેટા બેઝ છે તેના ઉપર આધાર રાખે છે તેથી મટિરિયલ ડેટા બેઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આવી રીતે સ્પષ્ટ થાય છે કે કયા પ્રકારના મટેરીઅલ માટે તમે ક્રેક ગ્રોથ ગણતરીઓ કરવા માટે સમર્થ હશો અને જો તમે જોઇ શકશો તો તેઓએ પ્રોગ્રામમાં જે ફેટિગ ક્રેક ગ્રોથ મોડેલનો ઉપયોગ કર્યો છે તે ફોરમેન ઇક્વેશનની વિવિધતા છે જુઓ આપણે પેરિસનો કાયદો જોયો હતો અને રિજિયન 3 માટેના પેરિસ કાયદામાં ફેરફાર ફોરમેન દ્વારા આપવામાં આવ્યો છે અને NASGRO ખરેખર આની એક લાક્ષણિકતાનો ઉપયોગ કરે છે આનું મોડિફિકેશન છે હું ઇક્વેશન્સમાં નથી કરી રહ્યો ક્રેક ગ્રોથ રેટ મોડેલમાં વિવિધ પ્રકારની મટેરીઅલના મોડેલ માટે નોંધપાત્ર રાહત છે તેમણે આ રીતે જ પસંદગી કરી છે પ્રોગ્રામમાં વધારે સંખ્યામાં ક્રેક કેસો માટે SIF સંબંધો શામેલ છે તેના કરતાં તમે હેન્ડ બુકનો સંદર્ભ લો અને ઇક્વેશનમાં મૂકો તમારી પાસે ડેટાબેઝ છે તમારે ફક્ત પસંદ કરવાનું છે કારણ કે આ નાસા દ્વારા તેમના પોતાના ઉપયોગ માટે વિકસાવવામાં આવ્યું છે તેથી વપરાશકર્તાએ સોફ્ટવેર કેવી રીતે વિકસિત કરવામાં આવ્યું છે તેની તમામ વિગતો જાણવાની જરૂર નથી ઓછામાં ઓછું તમારે સોફ્ટવેરની મર્યાદાઓ જાણવી જોઈએ તો જ તમે તેનો વધારે સારી રીતે ઉપયોગ કરી શકશો તેથી ક્રેક ગ્રોથ રેટના મોડેલમાં વિવિધ પ્રકારના મટેરીઅલના મોડેલ માટે નોંધપાત્ર ફ્લેક્સિબિલિટી છે અને પ્રોગ્રામમાં વધારે સંખ્યામાં ક્રેક કેસો માટે SIF સંબંધો પણ શામેલ છે તે તમારા પ્રયત્નોને સરળ બનાવે છે અને તેમાં એમ્પિરિકલ કર્વ ફિટિંગ કોન્સ્ટન્ટ્સનો વધારે ડેટાબેઝ પણ છે જુઓ જ્યારે તમે ફોરમેન ઇક્વેશન ઉપર જાઓ છો જ્યારે તમે આના ફેરફાર ઉપર જાઓ છો ત્યારે કોન્સ્ટન્ટની સંખ્યા પણ અલગ હોઈ શકે છે તેથી તમારી પાસે તે એમ્પિરિકલ કર્વ ફિટિંગ કોન્સ્ટન્ટ્સનો સંપૂર્ણ સેટ હોવો જરૂરી છે જેના વગર તમે અર્થપૂર્ણ ક્રેક ગ્રોથ ઓપરેશન કરી શકશો નહીં અને તે કરવામાં આવે છે અને જો તમે જોશો તો NASFLA મોડ્યુલના કોમ્પોનન્ટો શું છે તે નીચેની ગણતરીના વિકલ્પો પ્રદાન કરી શકે છે તે સીધી જીવનની આગાહીઓ કરી શકે છે પ્રોગ્રામ કોમ્પ્લેક્સ ખામીના સાઈજની ગણતરી કરે છે આપેલ પ્રારંભિક ક્રેકના સાઈજ માટે નિષ્ફળતા માટેના સાયકલોની સંખ્યા નક્કી કરે છે આ સીધી ગણતરી છે કોઈપણ ફ્રેક્ચર મિકેનિક્સની ગણતરીમાં આ મૂળભૂત છે આ ઉપરાંત તે માન્ય કરી શકાય તેવુ લોડ એનાલિસીસ પણ આપે છે આ માન્ય કરી શકાય તેવુ શું કરે છે તે એ છે કે તે આપેલ પ્રારંભિક અને અંતિમ ક્રેક સાઈજ માટે નિયત ફેટિગ આયુષ્ય મેળવવા માટે મહત્તમ માન્ય કરી શકાય તેવા લોડ ફેક્ટરોની ગણતરી કરે છે તેથી તે ખરેખર ડિઝાઇનમાં મદદ કરે છે જુઓ તમે નથી ઇચ્છતા કે કોઈ પણ કોમ્પોનન્ટ અનંત જીવન માટે જીવે તમે મર્યાદિત જીવન માટે નિર્ણય લઈ શકો છો તેથી તમારી પાસે એક કોમ્પ્લેક્સ ક્રેક સાઇઝનો અંદાજ છે પ્રારંભિક ક્રેક સાઇઝ અંદાજવામાં આવી છે તે તમને જણાવે છે કે તમે કેટલું લોડિંગ કરી શકો છો તેથી આ તમારી ડિઝાઇનના દૃશ્યમાં મદદ કરે છે તેથી તે જીવનની સીધી આગાહીઓ કરી શકે છે અને તે માન્ય કરી શકાય તેવા લોડ એનાલિસીસ પણ કરી શકે છે અને આપણને જે ત્રીજું પાસું જોઈએ છે તે કયું છે આપણે ઓબ્ઝર્વેશન કેવી રીતે કરવું તે જાણવાની જરૂર છે તમારે કયા પીરિયોડિક ઇન્ટરવલ્સ ઉપર જઈને ઓબ્ઝર્વેશન કરવું પડશે NASFLA માં પણ આ શક્ય છે અને તે તેને જુદી રીતે કરે છે તમારી પાસે ઓબ્ઝર્વેશન મર્યાદા ગણતરીઓ માટેનું મોડ્યુલ છે અને આમાં તમે જે કરો છો તે એ છે કે પ્રોગ્રામ પુનરાવર્તિત રીતે ખામીના સાઈજની ગણતરી કરે છે જે આપેલ ક્રિટિકલ ક્રેક સાઇઝ એપ્લાઈડ લોડ અને પહેલાથી પસંદ કરેલા ફેટિગ જીવન માટે નિષ્ફળતામાં પરિણમશે તેથી તમે પાછળની તરફ કામ કરી રહ્યા છો તમે નિષ્ફળતાને સ્પષ્ટ કરો છો તમે લોડનો પણ ઉલ્લેખ કરો છો તમે સાયકલનો પણ ઉલ્લેખ કરો છો તમે પાછા જાઓ અને ગણતરી કરો કે મૂળ ખામીનું સાઈજ આને અવક્ષેપિત કરશે તેથી આ રીતે તમે ઓબ્ઝર્વેશન મર્યાદા નક્કી કરી શકશો તેથી તે એકદમ વ્યાપક છે તમે જીવનનો સીધો અંદાજ કરવા માટે સક્ષમ છો પછી તમે માન્ય કરી શકાય તેવો લોડ ફેક્ટરો શોધી શકો છો અંતે તમે ઓબ્ઝર્વેશન મર્યાદા ગણતરીઓ પણ શોધી શકો છો અને તમે જાણો છો જ્યારે તમે આ બધી ગણતરીઓ કરો છો ત્યારે તમને ખબર નહીં પડે કે શરુઆતમાં ખામીની સાઈજ શું છે સામાન્ય પ્રેક્ટિસ એ છે કે તમે જે NDT પદ્ધતિનો ઉપયોગ કરો છો તેના આધારે તમારી પાસે ઓછામાં ઓછી ખામીની સાઈજ છે પરંતુ આ ડેટાબેઝ જે આપે છે તે એ છે કે તે સ્પેસ ફ્લાઇટ હાર્ડવેર માટે માન્ય કરી શકાય તેવો મિનિમમ ખામીના સાઈજનું ધોરણ આપે છે કારણ કે તે નાસા દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે તેઓ સ્પેસ પ્રોગ્રામ સાથે સંબંધિત હતા તેથી તેમની પાસે ખામીની સાઇઝ ઓછામાં ઓછી હોય છે અને ભલામણ કરેલ ખામીનું સાઈજ ઓબ્ઝર્વેશન પદ્ધતિ ઉપર આધારિત છે તેથી તમે ગમે તે NDT પદ્ધતિ પસંદ કરો તેમાં કેટલીક અંતર્ગત ક્ષમતાઓ છે તમે ક્રેકના ચોક્કસ સ્તરની નીચે જઈ શકતા નથી જેનું તમે ઓબ્ઝર્વેશન કરી શકો છો તેથી ભલામણમાં સમાવિષ્ટ કરવું પડશે તમે ઉપયોગમાં લેવાના છો તે NDT ની કઈ પદ્ધતિ છે તેથી તે ઘણા ફેક્ટરોનું સંયોજન છે તો જો તમને ખબર ન હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી પ્રારંભિકશરૂઆતમાં ખામીની સાઈજ શું છે પ્રોગ્રામમાં એક ડેટાબેઝ છે જે ખામીની સાઈજ ઓછામાં ઓછી આપે છે તમે જાણો છો તમારી પાસે ફક્ત NASGRO જ નથી તમારી પાસે AFGROW વર્ઝન 4 0 પણ છે અને 1999 માં હાર્ટર દ્વારા યુઝર મેન્યુઅલ આપવામાં આવ્યું હતું આને US એર ફોર્સ દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું અને જે જણાવવામાં આવ્યું છે તે એ છે કે આ પ્રોગ્રામ વધારે વપરાશકર્તા મૈત્રીપૂર્ણ છે પરંતુ NASGRO કરતા ઓછા વ્યાપક છે જુઓ દેખીતી રીતે જ આ ફિલ્ડમાં લોકો વપરાશકર્તાને અનુકૂળ પ્રોગ્રામ રાખવાનું પસંદ કરશે અને આને એર ફોર્સના જવાનોએ વિકસિત કર્યું છે તેથી તે એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીને અનુરૂપ છે તેથી તે સ્પેસ ઉદ્યોગને અનુરૂપ બનાવવામાં આવ્યું હતું એટલે એ તફાવત તમે જોઇ શકશો તે NASGRO ના ડેટા બેઝ NASMAT નો ઉપયોગ કરે છે પરંતુ મોડેલિંગ ફેટિગ માટે વિવિધ વિકલ્પો પ્રદાન કરે છે તેથી આ એક વધારાની સુવિધા છે જે તેની પાસે છે AFGROW પાસે કેટલાક ક્રેક કેસો છે જે NASGRO માં ન મળે તેવા પ્લેન્સમાં જોવા મળે તેવી સંભાવના વધારે છે આ બિલકુલ સ્પષ્ટ છે આ ફરીથી વપરાશકર્તા આધારિત છે તેથી એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીના લોકો એ વાત ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે કે કયા પ્રકારની ક્રેકો સંભવિત છે એરક્રાફ્ટના કિસ્સામાં તમે કેવા પ્રકારના લોડિંગની અપેક્ષા રાખશો તેથી તેને AFGRO ના ભાગરૂપે સામેલ કરવામાં આવ્યા છે AFGROW નો બીજો ફાયદો એ છે કે તે સ્પ્રેડશીટ્સ સાથે બંધબેસતું છે તેથી ડિઝાઇન ગણતરીઓમાં સંકલિત કરવું સરળ છે તમે જાણો છો મારી પાસે ઉદ્યોગના કેટલાક વિદ્યાર્થીઓ છે જો તેમને ડિઝાઇન સિનેરીઓ કરવાનું કહેવામાં આવે તો તેઓ સોફ્ટવેર ઉપર જઈને લખતા નથી તેઓ ઝડપથી જાય છે અને સ્પ્રેડશીટ મૂકે છે તેઓ સ્પ્રેડશીટથી ખૂબ જ આરામદાયક છે તેઓ સોફ્ટવેરની નજીક નહીં જાય અને તેઓ સ્પ્રેડશીટ તરીકે બધી ગણતરીઓ કરી શકે છે તેથી તેને ધ્યાનમાં રાખીને AFGROW સ્પ્રેડશીટ્સ સાથે સુસંગત બનાવવા માટે બનાવવામાં આવે છે તેથી ડિઝાઇન ઓફિસમાં આ એક ખૂબ જ ઉપયોગી સાધન છે અને આપણે સારાંશમાં જે જોશું તે એ છે કે ચાલો આપણે જોઈએ કે આપણે અત્યાર સુધી જોયેલા એમ્પિરિકલ ફેટિગ ગ્રોથ મોડેલો કયા છે આપણે પેરિસનો કાયદો જોયો છે જે સૌથી સરળ છે તમારી પાસે da બાય dN ઇક્વલ ટુ C ડેલ્ટા K પાવર m છે પછી આપણે ડોનાહનુ એટ અલ કાયદો જોયો હતો જે K થ્રેશોલ્ડ માટે જવાબદાર છે તે રિજિયન I અને II છે આને da બાય dN ઇક્વલ ટુ C ડેલ્ટા K માઇનસ ડેલ્ટા K થ્રેશોલ્ડ હોલ પાવર m માં આપવામાં આવે છે તો પછી તમારી પાસે ફોરમેન કાયદો છે આપણે જોયું કે ક્રેક ગ્રોથ ગણતરી માટે અદ્યતન સોફ્ટવેરમાં ફોરમેન કાયદાની વિવિધતાનો ઉપયોગ થાય છે આ રિજિયન II અને રિજિયન III માટે વધારે સારું છે અને તમારી પાસે da બાય dN ઇક્વલ ટુ C ડેલ્ટા K પાવર n ડિવાઇડેડ બાય 1 માઇનસ R મલ્ટિપ્લાય બાય KC માઇનસ ડેલ્ટા K છે પછી તમારી પાસે da બાય dN ઇક્વલ ટુ C ઇનટુ 1 પ્લસ બીટા પાવર m મલ્ટિપ્લાય બાય ડેલ્ટા K માઇનસ ડેલ્ટા K થ્રેશોલ્ડ હૉલ પાવર n ડિવાઇડેડ બાય KC માઇનસ 1 પ્લસ બીટા મલ્ટિપ્લાય બાય ડેલ્ટા K છે આ રિજિયન I રિજિયન II અને રિજિયન III માટે જવાબદાર છે આ એર્દોગન અને રતવાણીનું છે તેથી જુદા જુદા રિજિયનોને ધ્યાનમાં રાખીને પેરિસના મૂળભૂત કાયદાની આ બધી ભિન્નતા છે તો પછી આપણે એ પણ જોઈશું કે આને જુદી જુદી અસરો માટે કેવી રીતે સુધારી શકાય એમ્પિરિકલ ફેટિગ ક્રેક ગ્રોથ મોડલનો સારાંશ અમારી પાસે એલ્બર્ટ દ્વારા રજૂ કરાયેલ ક્રેક ક્લોઝર છે તમારી પાસે da બાય dN ઇક્વલ ટુ C ડેલ્ટા K અસરકારક હૉલ પાવર m છે અને જ્યારે તમારી પાસે વ્હીલર દ્વારા રજૂ કરવામાં આવેલી રિટર્ડેશન અસર છે ત્યારે તમારી પાસે આને da બાય dN ઇક્વલ ટુ phi RC ડેલ્ટા K પાવર m છે જ્યાં phi R એ રિટર્ડેશન પેરામીટર છે પછી જો તમારી પાસે વેરિયેબલ એમ્પ્લીટ્યુડ લોડિંગ હોય તો તમે સરેરાશ ક્રેક ગ્રોથ રેટ da બાર ડિવાઇડેડ બાય dN ઇક્વલ ટુ C બાય N ટોટલ સિગ્મા 1 ટુ n ડેલ્ટા Ki હોલ પાવર m મલ્ટિપ્લાય બાય Ni છે પેરિસના મૂળભૂત કાયદાને જોયા પછી લોકોએ પણ દરખાસ્ત કરી છે જો તમારી પાસે ખૂબ વધારે પ્લાસ્ટિક ઝોન સાઇઝ છે તો તમે da બાય dN ઇક્વલ ટુ C ડેલ્ટા J પાવર m ની ગણતરી પણ કરી શકો છો જ્યાં J એ J ઇંટીગ્રલ છે હકીકતમાં પછીના ક્લાસમાં આપણે સમજીશું કે J શું છે તેથી આ બધી જુદી જુદી પરિસ્થિતિઓ માટેના પેરિસના મૂળભૂત કાયદાના ફેરફારો છે તેથી કોર્સના આ ભાગનું એક ખૂબ જ મહત્વપૂર્ણ પાસું એ છે કે તે તમને વિવિધ પરિસ્થિતિઓ માટે ક્રેક ગ્રોથ રેટ શોધવાની પદ્ધતિ આપે છે તમારી પાસે એવા કાયદા છે જે વિવિધ લોકો દ્વારા સૂચવવામાં આવ્યા છે અને જો તમારી પાસે અભ્યાસમાં મટેરીઅલ માટે આ એમ્પિરિકલ કોન્સ્ટન્ટ્સની ઍક્સેસ હોય તો તમે તમારા જીવનની આગાહીની ગણતરી માટે તેનો ઉપયોગ કરી શકશો જુઓ બીજું મહત્ત્વનું પાસું જે આપણે સમજવાનું છે તે એ છે કે ક્રેક કેવી રીતે શરૂ થાય છે ક્રેક કેવી રીતે શરૂ થાય છે તેના ઉપર લોકોએ કેટલાક અભ્યાસ પણ કર્યા છે આપણે તે જોઈશું ક્રેક ઇનિશિએશન અને લોકોએ ક્રેક ઇનિશિએશનને કર્વેચરના રેડિયસ ફંક્શન તરીકે જોયું છે તમારી પાસે ગ્રાફ દોરવામાં આવ્યો છે આ સાયકલોની સંખ્યા વચ્ચેનું છે આ લૉગ સ્કેલ વર્સીસ લૉગ ઓફ ડેલ્ટા K1 ડિવાઇડેડ બાય સ્ક્વેર રુટ ઓફ રો છે જ્યાં rho એ કર્વેચરની રેડિયસ છે આ MPa માં લખાયેલું છે તો તમારી પાસે 200 600 1000 2000 4000 વગેરે છે તેથી જ્યારે મારી પાસે આ ગ્રાફ હોય ત્યારે ત્યાં એક સીધી રેખાનો ભાગ હોય છે અને એક કર્વ પણ હોય છે અને જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ક્રેક હાલના ક્રેક ઇન્ક્લુઝન વોઇડ અથવા રિ એન્ટ્રન્ટ કોર્નરની પીક ઉપર શરૂ થઈ શકે છે આ તમામ કિસ્સાઓમાં ખામીના કર્વેચરની રેડિયસથી શરૂઆત ઉપર નોંધપાત્ર અસર થાય છે અને આ ગ્રાફ દર્શાવે છે કે કર્વેચરની રેડિયસનો પ્રભાવ કેવી રીતે પડે છે તે નોચ રેડિયસ રોના વિવિધ મૂલ્યો માટે દોરવામાં આવશે તેને 0 2 મિલીમીટર સુધી ખેંચવામાં આવે છે હવે તેને 0 4 મિલિમીટર માટે દોરવામાં આવે છે તેને 1 6 મિલિમીટર સુધી દોરવામાં આવે છે ત્યાર બાદ તેને 6 મિલિમીટર સુધી દોરવામાં આવે છે પરંતુ તમે જે શોધો છો તે એ છે કે પ્રારંભિક ભાગમાં થોડો તફાવત છે પછીના ભાગમાં તે બધું સ્થિર થઈ જાય છે તમારી પાસે મર્યાદા જેવું કંઈક છે અને તમે જોશો કે જ્યારે કર્વેચરની રેડિયસ વધારે હોય છે જે અસ્પષ્ટ ક્રેક ટીપ્સ દ્વારા સૂચવવામાં આવે છે ત્યારે પ્રારંભિક જીવન ઊંચું હોય છે તે શરુઆત કરવામાં લાંબો સમય લે છે અને તમારી પાસે આ એક મટીરિયલ પ્રોપર્ટી તરીકે પણ છે 10 પાવર 6 સાયકલથી આગળ રોના રુટ દ્વારા ડિવાઇડેડ ડેલ્ટા KI નું મૂલ્ય થ્રેશોલ્ડ સુધી પહોંચે છે તે જ તમે અહીં જુઓ છો આ ગ્રાફનો મુખ્ય હેતુ એ દર્શાવવાનો છે કે રોના રુટ દ્વારા ડિવાઇડેડ ડેલ્ટા KI થ્રેશોલ્ડ સુધી પહોંચે છે અને લોકોએ શોધી કાઢ્યું છે કે આ મર્યાદિત મૂલ્યને વિવિધ રેડિયસના ખાંચાઓમાંથી ઇજનેરી સાઈજની ક્રેકોની શરૂઆત માટે એક મટીરીયલ કોન્સ્ટન્ટ માનવામાં આવે છે તેથી લોકો આને ઇનિશિએશન ફ્રેક્ચર મજબૂતી તરીકે ઓળખાવે છે તેથી લોકોએ ઘણી ટર્મિનોલોજી બનાવી છે તમારામાં ફ્રેક્ચરની મજબૂતી છે તમારી પાસે ઇનિશિએશન ફ્રેક્ચર મજબૂતી છે અને ત્યાં એક થ્રેશોલ્ડ મૂલ્ય છે જે મટેરીઅલ કોન્સ્ટન્ટ હોવાનું જાણવા મળે છે અને આ ગ્રાફ HY 130 સ્ટીલ માટે છે તે ખામી અને ડેલ્ટા KI કર્વેચરની રેડિયસ ઉપર ન્યુક્લિએશન જીવનની પરાધીનતા દર્શાવે છે અને લોકોએ એ પણ ચર્ચા કરી છે કે ફેટિગથી ભરેલા નમૂનાઓની સપાટી ઉપર ક્રેકો કેવી રીતે રચાય છે ઇન્ટ્રુશન એન્ડ એક્સ્ટ્રુશન તમારી પાસે ઇન્ટ્રુશન એન્ડ એક્સ્ટ્રુશન જેવા ખ્યાલો છે હું ઇચ્છું છું કે તમે તેનો વાજબી સ્કેચ બનાવો અને આ પોઇન્ટને ઘરે લઈ જવા માટે આ એક ખૂબ જ મોટું ચિત્ર છે અને તમે અહીં જે જુઓ છો તે આ નમૂનાની સપાટી છે અને તમારી પાસે સ્લિપ પ્લેન છે જે એક્સ્ટ્રુઝન તરીકે ઓળખાતા નમૂનામાંથી બહાર નીકળી રહ્યા છે અને ખીણો વેલીઝ valleys રચાય છે જેને ઇન્ટ્રુશન કહેવામાં આવે છે અને આ એક ખૂબ જ વિસ્તૃત ચિત્ર છે અને આપણે એક્સપરીમેન્ટનો ટેકો પણ જોઈશું ફેટિગના લોડિંગ હેઠળ સપાટી ઉપરના મટેરીઅલ કોન્સ્ટન્ટ સ્લિપ બેન્ડ્સમાં સાયકલીય સ્લિપ દ્વારા ડિફોર્મ્ડ થવાનું વલણ ધરાવે છે જે PSBs તરીકે ઓળખાય છે જેમાં ઇન્ટ્રુશન અને એક્સ્ટ્રુશનનો સમાવેશ થાય છે અને આ ઇન્ટ્રુશન ક્રેકમાં પરિણમે છે તો તેનો અર્થ એ છે કે જ્યારે તમને ફેટિગ લોડિંગ હોય ત્યારે આ સ્લાઇડ શો શું છે સરળ રીતે પોલિશ કરેલી ફેટિગની સપાટી ખરબચડી બની જશે ઇન્ટ્રુશન અને એક્સ્ટ્રુશનને કારણે જે ખૂબ જ નાના પાયે થાય છે સ્પષ્ટતા માટે તે ખૂબ જ વિસ્તૃત છે તેથી સપાટીની રફનેસ બદલવી જોઈએ જે આપણે એક એક્સપરીમેન્ટ દ્વારા જોઈશું અને તમે જે શોધી કાઢો છો તે ઇન્ટ્રુશનના એક્સટ્રુઝનનો પ્રકાર છે જ્યારે તમે અહીં જે પણ જુઓ છો તે તમારી પાસે ફેટિગ લોડિંગ હોય અને જ્યારે તમારી પાસે મોનોટોનિક લોડિંગ હોય ત્યારે તે અલગ હોય છે લીટરેચરમાં જે પણ નોંધાયેલું છે તે જ અહીં બતાવવામાં આવ્યું છે મોનોટોનિક લોડિંગમાં સ્લિપ બેન્ડ્સ આવા હોય છે ફેટિગ લોડિંગના કિસ્સામાં તમને બહાર કાઢવાની સાથે સાથે ઇન્ટ્રુશન પણ થાય છે અને ઇન્ટ્રુશન આખરે સપાટીની ક્રેક બની શકે છે લોકોએ તેના પુરાવા બતાવ્યા છે તેથી જો તમારી પાસે ખૂબ જ સરળ ફેટિગ પદાર્થ નમૂનો છે તો તે ફેટિગ જીવન વધારે હશે જો સપાટી ખૂબ જ લીસી અને પોલિશ્ડ ન હોય તો તમારી પાસે સપાટીની ક્રેકોની સરળતાથી રચના થશે અને ફેટિગનું જીવન પણ ઓછું હશે અને આ શું કહે છે આ સ્લાઇડ બતાવે છે કે જેમ જેમ સાયકલની સંખ્યા વધતી જાય છે તેમ તેમ તમારી પાસે એક્સ્ટ્રુશન એન્ડ ઇન્ટ્રુશન રચાશે તેમ કહે છે સ્લિપ પ્લેનના પુરાવા કોન્સ્ટન્ટ ફેટિગ લોડિંગ ઇન્ટ્રુશનને વધારે ઊંડી બનાવે છે અને આખરે સ્લિપ પ્લેન સાથે ક્રેકની રચના કરે છે તેથી તમારી પાસે અહીં જે છે તે તેમાંથી સ્લિપ પ્લેન બહાર આવે છે તમે તેમને એક્સટ્રુઝન કહો છો તેઓ તેમાં જાય છે તમે તેને ઇન્ટ્રુશન કહો છો અને જેમ જેમ સાયકલની સંખ્યા વધે છે તેમ તેમ તેમનો વિકાસ થાય છે અને સ્લિપ બેન્ડ્સ મોનોટોનિક લોડિંગ અને ફેટિગ લોડિંગમાં કેવી રીતે દેખાય છે તેનો ફક્ત તફાવત કરવા માટે આ આકૃતિ બતાવવામાં આવી છે આપણા માટે મહત્ત્વની બાબત એ છે કે માત્ર આ ફેટિગનું લોડિંગ અને તમે જે પણ સિદ્ધાંત તરીકે અનુમાન કરો છો તે ફક્ત ત્યારે જ માન્ય સિદ્ધાંત હશે જ્યારે તેને એક્સપરીમેન્ટ્સ દ્વારા ટેકો આપવામાં આવશે ખાસ કરીને આ અભ્યાસક્રમમાં જ્યાં પણ શક્ય હોય ત્યાં મેં તમને એક એક્સપરીમેન્ટલ પુરાવો બતાવવાનો પ્રયત્ન કર્યો છે આ કેસ માટે પણ હું એક એક્સપરીમેન્ટલ પુરાવો બતાવીશ જે 2005 માં પ્રકાશિત થયો હતો અને આ કહે છે કે લો કાર્બન સ્ટીલના ફેટિગમાં ફેટિગના પ્રારંભિક તબક્કામાં સપાટી ઉપર સ્લિપ બેન્ડ્સ દેખાય છે અને થિયરી શું કહે છે ફેટિગના નુકસાનની પ્રગતિ સાથે સ્લિપ બેન્ડ્સની ઘનતા વધે છે આપણે તેને એક્સપરીમેન્ટલ પરિણામના ભાગ સ્વરૂપે જોઈશું સાયકલની સંખ્યાના ફંક્શન તરીકે ફેટિગના નુકસાનની પ્રગતિને તાજેતરમાં લેસર ડિફ્યુઝન ટેકનીક દ્વારા રેકોર્ડ કરવામાં આવી છે અને હું આ ચિત્રને મોટું કરીશ હું મોટું કરું તે પહેલાં હું તમને અહીં જે બતાવવા માંગુ છું તે એ છે કે સપાટીની રૂપરેખા જે મૂળભૂત રીતે સરળ હતી તે અહીં રફ થઈ ગઈ છે બરાબર અને તમે અહીં જે જુઓ છો તે સાયકલ 1 5 થી 10 પાવર 4 માટે ડિફ્યુજન પેટર્ન છે તમે અહીં સફેદ ટપકાં જુઓ છો જે ડિફ્યુજનની પેટર્ન આપે છે આ 2005 માં પ્રકાશિત થયું હતું અને આપણે જોઈશું કે જ્યારે સાયકલની સંખ્યા વધે છે ત્યારે શું થાય છે જ્યારે સાયકલની સંખ્યા વધીને 12 થી 10 પાવર 4 થઈ ગઈ ત્યારે ડિફ્યુજન પેટર્નની સાઈજ ચોક્કસપણે વધી છે તેથી આ એક સંકેત છે કે તમારી પાસે સ્લિપ બેન્ડ્સ રચાય છે આ ફેટિગના નુકસાનની ઘનતા ઘણા સાયકલ પછી વધે છે તેથી આ સમજાવે છે કે સપાટી ઉપર ક્રેકો બને છે અને નીચે જઈ શકે છે અને તે પછી તમારો પેરિસ કાયદો ક્રેક કેવી રીતે વધશે તે શોધવા માટે તમારા બચાવમાં આવે છે ક્રેકની શરૂઆત એ ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કો છે મેં કહ્યું કે આ તે તબક્કો છે જ્યાં મટેરીઅલ વૈજ્ઞાનિકોએ ક્રેકની ઇનિશિએશનમાં વિલંબ કરવા માટે કામ કરવું પડશે અને અહીં તમે સપાટી ઉપરથી ક્રેક કેવી રીતે શરૂ થાય છે તે વિવિધ મોડેલો જોઈ શકો છો તેથી આપણે ફરીથી આ એનિમેશન જોઈશું આપણે શરુઆતની અવસ્થા માટે જોઈશું જ્યાં તમારી પાસે સપાટી લીસી હોય છે જ્યાં N બરાબર 0 હોય છે તમને ભાગ્યે જ કશું દેખાય છે તમને ફક્ત એક જ ડોટ દેખાય છે મને લાગે છે કે હું તેને મેગનીફાય પણ કરી શકું છું અને પછી બતાવી શકું છું તમે ફક્ત એક ડોટ જુઓ અને જ્યારે સાયકલ વધારવામાં આવે છે ત્યારે તમને ઘણા ડોટ્સ દેખાય છે જ્યારે સાયકલમાં વધારે વધારો કરવામાં આવે છે ત્યારે તમે વધારે સંખ્યામાં ડોટ્સ જોઈ શકો છો જે ફેટિગને નુકસાનનું પ્રમાણ બતાવે છે અને જો તમે સંબંધિત સપાટી પ્રોફાઇલ જુઓ તો તે ખૂબ જ લહેરાતી હોય છે પહેલાં આવું નહોતું શરૂઆતમાં તો તે લગભગ હોરિઝોન્ટલ હતી પછી તમે થોડી લહેરાતી જોઈ હવે તમારી સપાટી ઉપર ઘણા બધા ફેરફારો છે તેથી આ ક્લાસમાં આપણે જે કર્યું હતું તે આપણે ઓવરલોડ ઘટનાને સમજાવવા માટે વ્હીલરના મોડેલ તરફ જોયું હતું અને આપણે જોયું હતું કે રિટર્ડેશનની ગણતરી કેવી રીતે કરી શકાય છે પછી મેં કહ્યું કે જીવનની કોઈપણ અર્થપૂર્ણ ગણતરી માટે તમારે કમ્પ્યુટર સોફ્ટવેર ઉપર આધાર રાખવો પડશે કારણ કે જેમ જેમ ક્રેક વધતી જાય છે તેમ તેમ સ્ટ્રેસની ઇન્ટેન્સિટીના ફેક્ટરનો અંદાજ પણ વધશે ત્યારે તમારે જીઓમેટ્રી ફેક્ટર લાવવું પડશે તે પછી જ ગણતરી સચોટ થશે પછી તમારે ક્રેક ક્લોઝર ઇફેક્ટ્સ લાવવી પડશે તો પછી તમારે ઓવરલોડ ઇફેક્ટ્સ તેમજ એન્વાયરનમેન્ટ લાવવું પડશે તેથી તે વધારે સારું છે કે તમે જાઓ અને ઉપલબ્ધ સોફ્ટવેરની શોધ કરો એક નાસા દ્વારા પ્રકાશિત NASGRO દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે US એરફોર્સ દ્વારા કરવામાં આવેલું બીજું એક છે જેને AFGROW કહેવામાં આવે છે પછી આપણે જોયું કે ક્રેક કેવી રીતે શરૂ થાય છે આપણે જોયું કે તે કર્વેચરની રેડિયસનું ફંક્શન છે અને ત્યાં એક ઇનિશિએશન થ્રેશોલ્ડ છે જે એક મટેરીઅલ કોન્સ્ટન્ટ છે પછી આપણે ઇન્ટ્રુશન અને એક્સટ્રુઝન ઉપર પણ જોયું જે કહે છે કે સપાટી ઉપર ક્રેકો કેવી રીતે બને છે અને ઊંડાણમાં જઈ શકે છે અને ફેટિગને કારણે નુકસાન થઈ શકે છે